આ પાઠમાં આપણે બીજી ઉદાહરણ સર્કિટ જોઈએ છીએ જે ઓપ એમ્પ નું સંશ્લેષણ કરવા માટે છે હું તેને મિલર અસર Rx ને જોડું છું પછી હું સર્કિટ ને વિદ્યુત પ્રવાહ દ્વારા વિભાજિત કરીએ છીએ હવે અહીં એકમાત્ર વિદ્યુત પ્રવાહ Rx દ્વારા વહી રહ્યો છે અને આ નોડ Vi પર છે આ નોડ KVi પર છે તેથી આ વિદ્યુત પ્રવાહ Ix બરાબર Vi - kViRx છે કે જે Vi×1 kRx છે હવે તમે જોઈ શકો છો કે Ix ખરેખર નેગેટિવ ચિહ્ન સાથે ViRx ભાંગ્યા k 1 હોય છે તેથી અહીં જોઇતો રેજિસ્ટન્સ છે તેથી જો તમે નેગેટિવ રેજિસ્ટન્સ છે તેથી જો આ Vi હોય તો આ k×Vi હોય છે જો તમે ઇનપુટ માંથી આવે છે તેથી રેજિસ્ટન્સ મૂલ્ય પર પણ આધાર રાખે છે એવી કેટલીક સંભાવનાઓ પણ ત્યાં હોય છે જો k નું મૂલ્ય 1 થી વધુ હોય તો આપણે ઇનપુટ ની ગણતરી કરો છો અહી મુખ્ય મુદ્દો એ છે કે ઇનપુટ રેજિસ્ટન્સ ને સાકાર કરવા માટે પણ થઈ શકે છે વગેરે